ગયા અઠવાડિયે આપણે બ્લેક બોડી રેડિયેશન સાથે ક્વોન્ટમ થિયરી પર આપણી ચર્ચા શરૂ કરી હતી અને ક્વોન્ટાઇઝેશનનો વિચાર રજૂ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓસિલેટર અને હું રેડિયેશન આપતા ઓસિલેટર અથવા મિકેનિકલ ઓસિલેટર વચ્ચે તફાવત કરી રહ્યો નથી તેથી તેમાં કહેવામાં આવ્યું છે કે ઓસિલેટર 0 h 2 h વગેરેના ક્વાન્ટામાં એનર્જિ લઈ શકે છે તેથી h નો ઇંતેજેર નંબર પછી આ વિચાર લાગુ કરવામાં આવ્યો હતો જેથી બ્લેક બોડી ના રેડિયેશન ની સ્પેક્ટરલ ડેન્સિટિ અથવા સ્પેક્ટ્રમ સમજાવવા માટે લાગુ કરવામાં આવ્યો આ ઉપરાંત ટેમ્પરેચર 0 પર જતા ઇન્સ્યુલેટર્સ પણ 0 પર જતા વિશિષ્ટ ગરમીનો સાચો ખુલાસો થયો પછી આઇન્સ્ટાઇને એનર્જિ ક્વાન્ટાના રૂપમાં આવતા રેડિયેશન નો વિચાર રજૂ કર્યો જેને આપણે હવે ફોટોન કહીએ છીએ અને છેલ્લે આપણે હાઇડ્રોજન એટમના બોહર મોડેલની ચર્ચા સાથે અઠવાડિયાનો અંત આણ્યો જ્યાં ક્વોન્ટમ ફાઉન્ડેશન લાગુ કરીને તેમણે હાઇડ્રોજન સ્પેક્ટ્રમનો સાચો ખુલાસો મેળવ્યો તેના અંતે મેં જે અંતિમ વ્યાખ્યાન આપ્યું હતું તે હતું કે બોહર મોડેલને એક ડાયમેન્શનલ પ્રણાલીઓ પર લાગુ કરી શકાતું નથી અને મેં એમ પણ કહ્યું હતું કે તે સ્પેક્ટ્રમમાં વિવિધ વેવલેન્ગથ ની ઇન્ટેન્સિટી ને પ્રકાશ આપતું નથી તેથી તે અર્થમાં ક્વોન્ટમ વિચારો લાગુ કરવામાં આવ્યા હોવા છતાં તેઓએ યોગ્ય જવાબ આપ્યો પરંતુ ચોક્કસપણે તે પૂર્ણ થયું નહીં તે ફક્ત શરૂઆત હતી અને વ્યક્તિએ એવા જવાબો શોધવા પડ્યા કે હાઇડ્રોજન એટમ સિવાયની એક ડાયમેન્શનલ પ્રણાલીઓ અથવા અન્ય સિસ્ટમ સિસ્ટમોના જવાબો કેવી રીતે મેળવવા અને સ્પેક્ટ્રમમાં અસ્તિત્વ ધરાવતી વિવિધ વેવલેન્ગથની ઇન્ટેન્સિટી ની ગણતરી કેવી રીતે કરવી તે અંગે નો સિદ્ધાંત વિકસાવવો પડશે તેથી આજે આપણે આ વ્યાખ્યાનમાં જે ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ તે પહેલો ભાગ છે અને હું ફરીથી એક સરળ હાર્મોનિક ઓસિલેટરથી પ્રારંભ કરું છું જેના માટે હું જાણું છું કે એનર્જિ h nu અથવા h ક્રોસ ઓમેગાના ક્વોન્ટમમાં આવે છે જ્યાં h ક્રોસ h2π છે અને તેના કારણે બ્લેક બોડી સ્પેક્ટ્રમ સમજાવ્યું અને ઘનપદાર્થોની વિશિષ્ટ ગરમીના 0 પર જવાનું પણ સમજાવ્યું આનો જવાબ કેવી રીતે મેળવવો સાચો જવાબ જે Enhν અથવા nℏω છે તે યોગ્ય રીતે છે તેને કેવા પ્રકારનો સિદ્ધાંત આપશે અને ત્યાં જ વિલ્સન સોમરફેલ્ડ ક્વોન્ટમ પરિસ્થિતિઓ ચિત્રમાં આવે છે આ સ્થિતિ એવી છે કે તે યોગ્ય રીતે બોહર મોડેલ નું ઉત્પાદન કરે છે અને સાથે સાથે ક્વોન્ટમ મિકેનિક્સ અન્ય સિસ્ટમ્સને લાગુ પડે છે તેથી આ માટે નિરીક્ષણ કરો કે પ્લેન્કના કોન્સટન્ટ h માં એનગ્યુલર મોમેન્ટમ ના એકમો છે અને હું ખરેખર વધુ એક શબ્દ રજૂ કરવા જઈ રહ્યો છું અને તે ક્રિયા તરીકે ઓળખાતા ક્લાસિકલ કવોંટીટીના એકમો છે અને સમયાંતરે મોમેન્ટમ માટેની ક્રિયાઓને વ્યાખ્યાયિત કરવામાં આવે છે કારણ કે હું સમજાવીશ કે આ વર્તુળનો અર્થ p શું છે ચાલો આપણે તેને px dx કહીએ આ ક્રિયા છે તેથી તેનો અર્થ શું છે જો પાર્ટીકલ્સ સમયાંતરે મોમેન્ટમ કરી રહ્યો હોય તો સમગ્ર સમયગાળા દરમિયાન 0 થી T p સુધી એકીકૃત થવું એ મોમેન્ટમ છે ધારો કે p એ x દિશામાં સમયાંતરે મોમેન્ટમ કરે છે તેઓ p x dx લે છે જે mvxvx dt જેવું પણ હશે કારણ કે આ કવોંટીટી નો dx એ v x dt સિવાય બીજું કશું નથી p એ મોમેન્ટમ છે તેથી આ m vx છે અને આ 0 થી T સુધી સંકલિત છે અને તેથી આ 0 થી T mvx2dt છે આ ક્રિયા તરીકે ઓળખાતી કવાંટીટી છે અને સોમરફેલ્ડ ક્વાન્ટાઇઝેશનની સ્થિતિ એ કહે છે કે વિલ્સન સોમરફેલ્ડ ક્વોન્ટાઇઝેશનની સ્થિતિ તે કહે છે કે ક્રિયાનું પ્રમાણ કરવામાં આવે છે જેનો અર્થ એ છે કે px dx ના સમયગાળા દરમિયાન ઇન્ટિગ્રલ h ના એકમોમાં આવે છે તેમની પાસે સમાન એકમો છે તો n h જ્યાં n ઇન્ટેજર છે ચાલો આપણે પહેલા જોઈએ કે તે બોહર સ્થિતિને પુનઃઉત્પન્ન કરે છે કે નહીં બોહરે હાઇડ્રોજન એટમમાં ઇલેક્ટ્રોનને ગોળાકાર ઓર્બિટમાં આગળ વધતું માન્યું હતું તેથી જો તે રેડિયસ r ની ગોળાકાર ઓર્બિટ માં આગળ વધી રહ્યું છે તો તેની વેલોસીટી આ દિશામાં છે તો m v ટાઇમ્સ dx મને આપશે તેથી v એ dx જેવી જ દિશામાં છે આ ડિસ્પ્લેસમેન્ટ dx બરાબર છે જો કે હું ગોળાકાર મોશન v એ કોન્સટન્ટ m છે તે એક કોન્સટન્ટ m છે તે મને 2 r આપશે અને વિલ્સન સોમરફેલ્ડની સ્થિતિ અનુસાર આ n h ની બરાબર હોવી જોઈએ અને તેથી m v r એ nh2π ની બરાબર હશે જે હું nℏ તરીકે લખીશ અને આ ચોક્કસ પણે બોહર સ્થિતિ છે આ બોહરની ક્વાન્ટાઇઝેશન સ્થિતિ છે તેથી વિલ્સન સોમરફેલ્ડ ક્વોન્ટાઇઝેશનની સ્થિતિ બોહરની ક્વોન્ટાઇઝેશનની સ્થિતિ સાથે સુસંગત છે તેથી તે હાઇડ્રોજન સ્પેક્ટ્રમને સમજાવશે આ ઉપરાંત હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું જે મને હાર્મોનિક ઓસિલેટરનું એનર્જિ સ્તર પણ આપશે તો ચાલો આપણે તે કરીએ તેથી વિલ્સન સોમરફેલ્ડની સ્થિતિ હાર્મોનિક ઓસિલેટર પર લાગુ પડી હતી જેના માટે યાદ છે કે આપણે પહેલેથી જ જવાબ જાણીએ છીએ તેથી હાર્મોનિક ઓસિલેટર માટે એનર્જિ E એ 12 mv212kx2 તરીકે આપવામાં આવે છે જે 12 mv212m2x2 તરીકે પણ લખવામાં આવે છે હું આને p22m12m2x2 તરીકે લખી શકું છું આ તરત જ મને મોમેન્ટમ p ±√ આપે છે તેથી જ્યારે પાર્ટીકલ્સ આગળ પાછળ જતો હોય ત્યારે હાર્મોનિક ઓસિલેટરમાં અને આપણે કહીએ કે હું મૂળને ઓછામાં ઓછું લઉં છું જ્યારે પાર્ટીકલ્સ જમણી બાજું p પર જાય છે તે હકારાત્મક હોય છે અને જ્યારે પાર્ટીકલ્સ ડાબી બાજુ જઈ રહ્યો હોય ત્યારે p નકારાત્મક હોય છે અને હું જે ગણતરી કરવા માંગુ છું તે એ છે કે p ક્રિયા શરૂઆતના ફોર્મ થી ઇન્ટિગ્રલ p dx બનવાની છે ચાલો આપણે કહીએ કે એમ્પ્લિટ્યુડને માઇનસ A થી પ્લસ A અને પછી બેક પ્લસ ઇન્ટિગ્રલ p dx A થી માઇનસ A જે એક સમયગાળા દરમિયાન સંપૂર્ણ પણે ઇન્ટિગ્રલ હશે તેથી જમણે થી ડાબે p જતી વખતે તે હવે ઇન્ટિગ્રલ તે નકારાત્મક હશે છે અને d x પણ નકારાત્મક છે જ્યારે જમણે થી ડાબી બાજુ p જવું સકારાત્મક છે અને d x પણ સકારાત્મક છે તેથી આ બંને માત્રા મને બરાબર એક જ જવાબ આપશે તેથી હું આ સરળતાથી લખી શકું છું કારણ કે બે ગણી x સમાન માઇનસ A A p dx જે ક્રિયા હશે તો ચાલો આપણે આનું ઇવેલ્યુએટ કરીએ તેથી જ્યારે હું આનું ઇવેલ્યુએટ કરું છું ત્યારે મારી પાસે p √ છે તેથી માઇનસ A થી A સુધી p dx √ dx ની બરાબર હશે તેથી હવે એમ્પ્લિટ્યુડ A એવું છે કે 12kA2 જે છે તે કુલ એનર્જિ બરાબર છે અને તેથી એમ્પ્લિટ્યુડ એ 12m22A2 છે તેથી મારી પાસે માઇનસ A થી A p dx એ 2Em2 થી 2Em2 √ dx છે અને આ ગણતરી કરવી સરળ ઇન્ટિગ્રલ છે તેથી AApdx 2Em22Em22mE m22x2 dx જે હું 2Em22Em2mω2Em2 x2dx ના મહત્તમ અને ન્યૂનતમ x ના મૂલ્યોં 2Em2 તરીકે લખી શકું છું અહીં બે નથી તેથી હું આ ને બહાર કાઢીશ આ m ઓમેગા સ્કવેર છે આ ઇન્ટિગ્રલ ગણતરી કરો હું x 2Em2 sinθ લઇશ જેથી dx 2Em2 cosθ dθ અને મર્યાદાઓ θ 2 થી θ2 છે અને તે અથવા x નું અનુરૂપ મૂલ્ય 2Em2 માઇનસ અથવા પ્લસ બને છે અને તેથી આ ઇન્ટિગ્રલ 2 થી 2 mω2Em2 cosθ2Em2 cosθ dθ આ જ ઇન્ટિગ્રલ છે જેને હું 2 થી 2 તરીકે લખી શકું છુ મારી પાસે mω2Em2θdθ હશે તેથી આ AApdx છે જે 222E1cos2θ2dθ ની બરાબર છે અને તે મને 2E12 જવાબ આપે છે અને કોસિન 2 થેટા ઇન્ટિગ્રેટેડ મળશે તે 2 થી 2 એ 0 છે તેથી આ Eπ છે તેથી હવે ક્રિયા જે 2 ગણી માઇનસ A થી A p dx છે તે 2E જેટલી થઈ જાય છે અને તે વિલ્સન સોમરફેલ્ડ સ્થિતિ દ્વારા n h જેટલું હોવું જોઈએ અને તે તરત જ Enh2π આપે છે જે nℏω જે n h nu જેવું જ છે તેથી આ શરત સાથે મને હાર્મોનિક ઓસિલેટર અને સાચો જવાબ પણ મળે છે તેથી ક્વોન્ટમ મિકેનિક્સ લાગુ કરવા માટે આ યોગ્ય શરત લાગે છે ચાલો હવે આપણે બીજી સિસ્ટમોને લાગુ કરીએ અરજી કરીએ અને હું વિલ્સન સોમરફેલ્ડને વારંવાર લખવાનો નથી હું ફક્ત x દિશામાં બે રિજીડ દિવાલો વચ્ચે ફરતા પાર્ટીકલ્સ ને ક્વોન્ટમ સ્થિતિ કહીશ તેથી આ હજી પણ એક ડાયમેન્શનલ મોમેન્ટમ છે તેથી હું વિચારી રહ્યો છું કે સમૂહ m નો પાર્ટીકલ્સ જે બે રિજીડ દિવાલો વચ્ચે આગળ પાછળ આગળ વધી રહ્યો છે જ્યાં તેમની વચ્ચેનું અંતર L છે તો આ પાર્ટીકલ્સ શું કરશે તે આ રીતે જશે દિવાલ સાથે અથડાશે અને પાછો આવશે અને તે એક સંપૂર્ણ મોમેન્ટમ હશે તેથી જો હું આ માટે ની ક્રિયાની ગણતરી કરવા જાઉં તો ક્રિયા 0 થી L p dx પ્લસ L થી 0 p dx હશે અને બંને એક જ ફાળો આપશે અને તેથી હું આને 20Lpdx તરીકે લખી શકું છું p શું છે હવે કારણ કે આ પાર્ટીકલ્સ મુક્તપણે હલનચલન કરે છે તેથી v એ 0 છે સંભવિત એનર્જિ પાર્ટીકલ્સની શૂન્ય સંભવિત એનર્જિ છે 0 અને તેથી p એ 2mE સિવાય બીજું કશું નથી તેથી આપણી પાસે જે છે તે ક્રિયા 22mE L થવાની છે અને ક્વોન્ટમ સ્થિતિ પ્રમાણે n h ની બરાબર હોવી જોઈએ અને આમાં જે દોરી જાય છે તે 22mE Lnh તરફ દોરી જાય છે અને તેથી En2h28mL2 આ En છે તેથી આ તમને જે કહે છે તે એ છે કે જો મારી પાસે આ પાર્ટીકલ્સ કદ L ની વચ્ચે મર્યાદિત બોક્સમાં હોય તો એનર્જિ કાં તો h28mL2 અથવા 4h28mL2 અથવા 9h28mL2 વગેરે જેટલી છે તેથી એનર્જિ નું સ્તર અહીં હશે આ આપણે કહીએ કે h28mL2 પછી તે વધે છે 4h28mL2 અને પછી તે વધુ વધે છે આ 9 ગણું બને છે અને પછી તે 16 ગણું થશે વગેરે અને આ એનર્જિ નું સ્તર છે જ્યારે ઇલેક્ટ્રોન એક સ્તરથી બીજા સ્તરે કૂદકો મારે છે ત્યારે તે બોહરના નિયમ દ્વારા રેડિયેશન આપે છે તેથી hν પ્રકાશ બહાર આવવાની ફ્રિક્વન્સી En Em દ્વારા આપવામાં આવશે જ્યારે ઇલેક્ટ્રોન nth ના સ્તરથી mth સ્તર સુધી કૂદકો મારે છે અને તે સંબંધિત રંગ હશે તેની ગણતરી કરી શકાય છે તેથી આ પ્રકારનું વિલ્સન સોમરફેલ્ડ ક્વોન્ટાઇઝેશન સ્થિતિનો પરિચય સમાપ્ત થાય છે જે એક પરિમાણ પર લાગુ કરવામાં આવ્યો છે હવે આગામી બે વ્યાખ્યાનોમાં હું તેને બે પરિમાણો અને ત્રણ પરિમાણો અને ત્રણ પરિમાણો સાથે સામાન્ય બનાવીશ જ્યારે હું તેને કુલોમ્બ સંભવિતતા જેવી કેન્દ્રીય સંભાવના માટે ધ્યાનમાં લઉં છું કારણ કે તે તમને એટમ સ્તરો માટે જવાબ આપે છે અને તે ક્વોન્ટમ નંબર્સ તરીકે ઓળખાતા વિચારને ઠીક કરે છે તેથી અમે આવતા વ્યાખ્યાનોમાં તે કરીશું